સેવા ગુણવત્તા સેવાની ગુણવત્તા પરની અમારી ચર્ચાને ચાલુ રાખીને ગઈકાલની ચર્ચામાંથી હવે આપણે સમજી શક્યા છીએ કે અમારો ઉદ્દેશ્ય ગ્રાહકના સમર્થન સુધી પહોંચવાનો છે જેનો અર્થ એ છે કે ગ્રાહકની આ સ્થિતિમાંથી અમારે એ ખાતરી કરવી પડશે કે અમારી પાસે એવા ગ્રાહક છે કે જેઓ હસતા હોય સંતુષ્ટ હોય અને તમારી સેવાની ગુણવત્તા વિશે તમારી સેવાથી મળેલા સંતોષ વિશે બોલતા થાય હવે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જો ગ્રાહક તે સ્થિતિમાંથી ખુશ ન હોય તો તે ફક્ત કેટલાક બટનો દબાવવાની બાબત નથી કારણ કે ટેક્નોલોજી તમને રસ્તામાં ક્યાંક લઈ જઈ શકે છે પરંતુ ઘણી વખત ત્યાં અન્ય વસ્તુઓની વ્યવસ્થિત રીતે યોગ્ય રીતે કાળજી લેવામાં નહીં આવે તો ગ્રાહક ખૂબ જ નાખુશ હશે જેમ આ આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે પરંતુ તમારી સેવા આપનાર વાસ્તવમાં ગ્રાહકની નારાજગીના સ્તરને સમજી શકશે નહીં તેથી સેવા આપનાર અને સેવા લેનાર વચ્ચે સુમેળ હશે તેથી જેમ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે આપણી પાસે આ ગુણો આ પ્રક્રિયાઓ ક્રિયાઓના આ વર્ગો છે જે મૂર્ત સહાનુભૂતિ અને પ્રતિભાવ વિશ્વસનીયતા ખાતરી છે જે આપણને ગ્રાહક સંતોષ તરફ લઈ જશે અને જે આપણને ગ્રાહકના સમર્થન તરફ લઈ જશે અમે આ આકૃતિને જાણીજોઈને આ પ્રકારની અસ્પષ્ટ આકૃતિ બનાવી છે આ હકીકતને પ્રકાશિત કરવા માટે તમારે તેને વ્યવસ્થિત બનાવવી પડશે આ પાંચ વર્ગોના પરિબળો છે જેમ કે મૂર્ત એટલે આધુનિક સાધનો દૃષ્ટિની આકર્ષક સુવિધાઓ વ્યાવસાયિક દેખાવની જરૂર હોય તેવા કર્મચારીઓ સેવા સાથે સંકળાયેલ દૃષ્ટિની આકર્ષક સામગ્રી અથવા સહાનુભૂતિનો અર્થ ગ્રાહકનું વ્યક્તિગત ધ્યાન આપવું એવા કર્મચારીઓ કે જેઓ ગ્રાહકો સાથે કાળજી રાખીને વ્યવહાર કરે છે ગ્રાહકનું સારું હિત હૃદયમાં રાખે છે કર્મચારીઓ કે જેઓ તેમના ગ્રાહકોની જરૂરિયાતોને અને વ્યવસાયના અનુકૂળ કલાકો સમજે છે આ સહાનુભૂતિ હેઠળ આવશે ખાતરીનો અર્થ એવો થાય છે કે જે કર્મચારીઓ ગ્રાહકોમાં વિશ્વાસ જગાડે છે ગ્રાહકોને તેમના વ્યવહારોમાં સલામતી અનુભવે છે કર્મચારીઓ કે જેઓ પ્રશ્નોના જવાબ આપવાનું જ્ઞાન ધરાવતા હોય છે પ્રતિભાવનો અર્થ થાય છે કે ગ્રાહકને ક્યારે સેવા પૂરી પાડવામાં આવશે તેની જાણ રાખવી ગ્રાહકોને તાત્કાલિક સેવા ગ્રાહકોને મદદ કરવાની તત્પરતા ગ્રાહકોની વિનંતીનો જવાબ આપવાની તૈયારી અને છેલ્લે વિશ્વસનીયતાનો અર્થ એવો થાય છે કે કીધા પ્રમાણે સેવા પૂરી પાડવી ગ્રાહકની સમસ્યાઓને નિયંત્રિત કરવામાં વિશ્વાસપાત્રતા વચન આપેલા સમયે સેવાઓ પૂરી પાડવી ભૂલ વગરનો રેકોર્ડ જાળવવો વગેરે આ બધી વિવિધ પ્રક્રિયાઓ લક્ષણો ક્રિયાઓ કરી શકે છે જો તે નિષ્ફળ જાય તો અમે નિષ્ફળતાઓ કેવા પ્રકારની થાય છે તેના પછી શું કરીશું તે વિશે ચર્ચા કરીશું પરંતુ પહેલા હું તમારી સાથે કેટલાક રસપ્રદ સંશોધનો શેર કરું ગ્રાહક સંતોષના સંદર્ભમાં સંખ્યાબંધ અભ્યાસો કરવામાં આવ્યા છે વાસ્તવમાં ગ્રાહક સંતોષના સંદર્ભમાં સેવા સાહિત્યમાં કદાચ સૌથી વધુ સંખ્યામાં પ્રકાશનો ઉપલબ્ધ છે કારણ કે આ એક રસપ્રદ વિષય છે સેવાઓ અમૂર્ત છે જેમ કે આપણે ગઈકાલે સેવાની ગુણવત્તા શોધવાની પાંચ રીતોના તે પાંચ વર્ગોની ચર્ચા કરી હતી તે છે સહાનુભૂતિ ખાતરી આ બધી માનવતાવાદી વ્યક્તિલક્ષી ગુણાત્મક પ્રક્રિયાઓ અને પગલાં પણ છે તેથી તે નક્કી કરવું એટલું સરળ નથી કે તમે સાચા માર્ગ પર છો કે નહીં તેથી ગ્રાહક સંતોષ એટલે કે સેવાથી ગ્રાહક કેવી રીતે સંતુષ્ટ છે સેવા થી ગ્રાહક કેવી રીતે અસંતુષ્ટ છે આ વિષયોએ સંશોધનનું ધ્યાન આકર્ષિત કર્યું છે પરંતુ કેટલાક રસપ્રદ તારણો એ છે કે તમામ ગ્રાહકો દેખીતી રીતે જ્યારે તેઓ સેવા પ્રાપ્ત કરી રહ્યા હોય જ્યારે તેઓ સેવા પ્રાપ્ત કરવા માટે કિંમતની આપલે કરતા હોય ત્યારે તેઓ સંતુષ્ટ છે પરંતુ તેનો અર્થ એ નથી કે મેં ગઈકાલે પણ જણાવ્યું તેમ સંતુષ્ટ ગ્રાહકનો અર્થ આવશ્યકપણે પુનરાવર્તિત ગ્રાહક નથી અને આવશ્યકપણે ગ્રાહકના સમર્થનનો અર્થ નથી તેથી ગ્રાહક વફાદારી ઘણી વખત વાસ્તવમાં માત્ર તે વધુ સારા વિકલ્પના અભાવને કારણે છે તેથી ગ્રાહકની વફાદારી માટે ફેરફારની અસુવિધા ભૂલથી ન હોવી જોઈએ જે ગ્રાહકના સમર્થન તરફ દોરી જશે તેથી અસુવિધા બદલવાથી ગ્રાહક સાથેનું બંધન જળવાઈ રહે છે પરંતુ તેનો અર્થ એ નથી કે ગ્રાહક ખુશી અનુભવશે કારણ કે માત્ર તમારી પાસે ખુશ ગ્રાહક હોય તો જ તમને આનંદિત ગ્રાહક મળે તેથી ગ્રાહકનું સમર્થન પ્રાપ્ત કરવા માટે આનંદ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જેમ કે મેં અગાઉ ઊંડાણમાં ચર્ચા કરી હતી કે જ્યારે આ આનંદની વાત આવે છે તો તમે જાણો છો કે આપણે એક આકૃતિ દોરીએ છીએ જ્યાં આ ખરેખર અસંતુષ્ટ ભાગ છે અને આ સંતુષ્ટ છે અને તેને આપણે ઘણી વધારાની સુવિધાઓ અને સુવિધાઓનો અભાવ કહીશું તેથી દેખીતી રીતે જો ગ્રાહક સંતોષ તરફ છે જો તમે અસંતોષમાંથી જાઓ છો તો ચોક્કસ પ્રકારના પરિબળો છે જેમ કે ઉદાહરણ તરીકે રેસ્ટોરન્ટમાં જો તમારી પાસે શૌચાલય ન હોય તો ગ્રાહક અસંતુષ્ટ થશે પરંતુ જો તમે પાંચ શૌચાલય આપશો તો ગ્રાહકનો સંતોષ વધશે નહીં તેથી જેનો અર્થ એ છે કે અમુક પરિબળો છે જ્યાં ગેરહાજરી અસંતોષનું કારણ બને છે પરંતુ હાજરી ચોક્કસ મર્યાદા સુધી સંતોષનું કારણ બને છે તે પછી તે સંતૃપ્ત થાય છે અને પછી ત્યાં ચોક્કસ પ્રકારનાં પરિબળો છે જ્યાં તમે વધુને વધુ જાણો છો તેને એકપરિમાણીય કહેવામાં આવે છે તે કિંમત વજન અને આ તમામ પ્રકારના પરિબળો જેવા છે તેથી તમે જાણો છો કે તે ઓછા છે તે વધુ સારું છે ગ્રાહક પાસે ઓછી કિંમત પછી ભલે ગ્રાહક ને લાગે કે તે લગભગ મફત છે તેથી ગ્રાહકના સંતુષ્ટિ માટે વધુ સારી રીતે કિંમત ઓછી કરો પરંતુ જ્યારે આવું કહેવામાં આવે છે ત્યારે તે સંતૃપ્ત થાય છે આ હોવું જ જોઈએ તેનો અર્થ એ કે તમારી પાસે સેવામાં આ સુવિધાઓ હોવી આવશ્યક છે પરંતુ જો તમારી પાસે તેમાંથી ઘણું બધું હોય તો તે આપણી ખુશીમાં વધારો કરતું નથી જેમાં અમને રુચિ છે તે એ છે કે તેમાં કેટલીક સુવિધાઓનો અભાવ છે જેના વિશે ગ્રાહક સભાન પણ નથી પરંતુ જ્યારે તમે નિર્દેશ કરો છો અથવા જ્યારે તેઓ તે વિશિષ્ટ લક્ષણની પ્રથમ ઝલકનો આનંદ માણે છે પછી તેમનો સંતોષ લગભગ ઝડપથી વધે છે અને આ આનંદકારક છે અમે આ મૉડલને કાનો મૉડલ તરીકે ઓળખાવીશું આ પ્રોફેસર કાનોનું યોગદાન છે અને તમે કાનો મૉડલ ને નેટ પર જોવાનું પસંદ કરી શકો છો આના પર વિવિધ પ્રસ્તુતિઓ અને રસપ્રદ પેપર ઉપલબ્ધ છે પરંતુ જ્યારે આપણે સમાપન કરીશું ત્યારે હું પછીથી કાનો મોડલ પર પાછો આવીશ આ ક્ષણે હું તમને ફક્ત આ હકીકત વિશે ચેતવવા માંગુ છું કે ગ્રાહકના સંતોષમાં ગ્રાહકના સંતોષનું કારણ બને તેવા પરિબળોને આ ત્રણ પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય છે એક જેને આપણે કહીએ છીએ તે હોવું જોઈએ અથવા તેનો અર્થ એ કે તે રમતમાં તમારા પ્રવેશ માપદંડ છે જો તમારી પાસે શૌચાલય નથી તો રેસ્ટોરન્ટ ચલાવવું ખૂબ જ મુશ્કેલ છે અને પછી કેટલાક પરિબળો છે જે એકપરિમાણીય છે જેનો અર્થ છે જે તમે જુઓ છો કે જો તમે આ પ્રકારના પરિબળોમાં વધુ પડતું રોકાણ કરો છો તો તે વધારે ઉપયોગી નથી અને એક ચોક્કસ મર્યાદા પણ છે કે આ દિશાવિહીન પ્રકારના પરિબળોમાં તમે જે રોકાણ કરો છો તે તમારે નક્કી કરવું પડશે અને તમારે ખરેખર આ પરિબળમાં વધુ ભાર મૂકવો જોઈએ અથવા વધુ રોકાણ કરવું જોઈએ જે આનંદનું કારણ બને છે કારણ કે તે તમને ગ્રાહકના સમર્થન તરફ લઈ જશે તેથી જ્યારે તમે આ ગ્રાહકને અમુક વધારાનું મૂલ્ય આપો છો ત્યારે તમારે એ હકીકત વિશે ચેતવણી આપવા માટે મેં કાનો મોડલની ચર્ચા કરી છે કે આ વધારાના મૂલ્ય પર તમે શું ધ્યાન કેન્દ્રિત કરશો તે આ ત્રણ વર્ગીકરણ પર આધારિત છે તેથી નેટ પર કાનો મૉડલ તપાસો જ્યારે કાનો મૉડલ સેવા વ્યવસાયો પર લાગુ થાય છે ત્યારે તેમાંથી કેટલાક પેપર વાંચો અને અમે ફરી એકવાર આની પૂર્ણ કરતા સમયે ચર્ચા કરીશું ફરીથી કેટલાક ખૂબ સારા સંશોધનો કે જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે સરેરાશ વ્યવસાયો તેમના ગ્રાહકોનું માત્ર 4 ટકા જ સાંભળે છે જેઓ અસંતુષ્ટ છે તેનો અર્થ એ છે કે 96 ટકા ગ્રાહકો અસંતુષ્ટ છે પરંતુ તેઓ તમને જણાવવામાં મુશ્કેલી લેતા નથી કે તેઓ અસંતુષ્ટ છે અને આ 96 જેઓ ફરિયાદ કરવાની તસ્દી લેતા નથી તેમાંથી 25 ટકાને ગંભીર સમસ્યાઓ છે જેનો અર્થ છે કે આ કંઈક ખૂબ જ છે તેનો અર્થ એ છે કે સમગ્ર વસ્તીના લગભગ 24 ટકા ગંભીર રીતે અસંતુષ્ટ છે હવે આવું આવે છે દેખીતી રીતે આ એવી વસ્તુ છે જેને તમારે તમારી સર્વિસ મેનેજમેન્ટ સિસ્ટમમાં સામેલ કરવી પડશે તમારે જોવું પડશે કે વધુને વધુ લોકો તેમનો અસંતોષ વ્યક્ત કરે સ્પષ્ટ કરે કારણ કે જો તમને ખબર ન હોય તો તે માત્ર 4 ટકા દર્શાવે છે કે તેઓ વાસ્તવમાં સ્પષ્ટ છે તેથી તમારે આ 4 ટકા સંખ્યા વધારવી પડશે કારણ કે તમે જેટલું વધુ જાણો છો તેટલી તમારી સુધારાત્મક ક્રિયાઓ કરવાની ક્ષમતા વધુ સારી હશે દેખીતી રીતે હવે આ 4 ટકા લોકો જે ખૂબ જ રસપ્રદ ફરિયાદ કરે છે તેઓ સપ્લાયર સાથે રહેવાની શક્યતા વધારે છે અથવા 96 ટકા લોકો જે ફરિયાદ નથી કરતા તેનો અર્થ એ કે તે 4 ટકા જેઓ ફરિયાદ કરે છે અને તમે ફરિયાદ વિશે જાણો છો અને તમે તેને સુધારી શકો છો જો તમે સારી રીતે સર્વિસ બિઝનેસ ચલાવો છો તો તમે પુનઃપ્રાપ્ત કરવા માટે મિકેનિઝમ સેટ કરી શકો છો તમે ગ્રાહકને વળતર આપવા માટે મિકેનિઝમ સેટ કરી શકો છો અને તેથી તમારી પાસે સંબંધ વિકસાવવાની તક છે તેથી જે ગ્રાહકો ફરિયાદ કરે છે તેઓ વધુ સારી કમાણી માટે છે તો પછી એવા ગ્રાહકો કે જેઓ ચૂપચાપ ફરિયાદ કરતા નથી અને ચૂપચાપ અસંતુષ્ટ હતા ચૂપચાપ નાખુશ હતા 60 ટકા લોકો જેઓ ફરિયાદ કરે છે જો તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તો તેઓ ગ્રાહક તરીકે રહેશે અને જો તેમની સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ કરવામાં આવે તો તેમાંથી 95 ટકા લોકો રહેશે આ તમામ સંખ્યાઓ વિવિધ પ્રકારની સેવાઓની સંખ્યા સાથે વિવિધ પ્રસંગોની સંખ્યા સાથે ખૂબ જ સારી રીતે સંશોધન કરેલ છે ખાસ કરીને ઉચ્ચ સંપર્ક સેવાઓ જેવી કે રેસ્ટોરન્ટ અથવા 4 સ્ટાર હોટેલ અથવા સલૂન અથવા ચોક્કસ પ્રકારની તબીબી પ્રક્રિયાઓમાં તેમાં આ બધું છે આ નંબરો તે પ્રકારની ઉચ્ચ સંપર્ક સેવાઓમાંથી સંશોધન કરવામાં આવ્યા છે હવે આ એક બીજું સંશોધન છે જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું જે કદાચ 10 વર્ષ પહેલા અથવા 15 વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું આ આજે વધુ ગંભીર મુદ્દાઓ માટે છે કારણ કે વિવિધ પ્રકારના સોશિયલ મીડિયાની સર્વવ્યાપક ઉપહારો છે પછી ભલે તે ફેસબુક ટ્વિટર હોય કારણ કે એક અસંતુષ્ટ ગ્રાહક ઓછામાં ઓછા 10 થી 20 અન્ય લોકો સાથે વાત કરશે હવે હું માનું છું કે આ નંબરનો ઉપયોગ આજે 100 ગણો વધુ હોઈ શકે છે તેનો અર્થ એ કે 1000 થી 2000 લોકો ખરેખર આ અસંતુષ્ટ ગ્રાહકની હોટેલ સેવા વિશે અથવા પરિવહન સેવા વિશે અથવા વધુ રસપ્રદ રીતે મોબાઇલ ફોન સેવા વિશેની નોંધ લઈ શકે છે ગયા મહિને મને ખરાબ અનુભવ થયો હતો મને લાગે છે કે મેં તમારામાંના કેટલાક સાથે આ ખાસ સમસ્યા શેર કરી હતી જે મને જ્યારે હું વિદેશ ગયો હતો અને મેં વિદેશ ફરવા માટે ગ્લોબલ પેક લીધું હતું પરંતુ જ્યારે હું પાછો આવ્યો ત્યારે ગ્લોબલ પેક લાગુ કરવામાં આવ્યું ન હતું અને મને 44000 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ જ્યારે તે પેક લાગુ કરવામાં આવ્યું ત્યારે બિલિંગના આગલા ચક્ર પહેલાં મારે 15 દિવસ સુધી રાહ જોવી પડી અને પછી મારું બિલ ઘટીને 3000 રૂપિયા થઈ ગયું હવે આ પ્રકારની વિસંગતતા છે જ્યારે મેં તેને ફેસબુક પર મારા મિત્રો સાથે શેર કર્યું ત્યારે મને તેના પર લગભગ 600 ક્લિક્સ મળી તેથી જેનો અર્થ છે કે આજે અસંતુષ્ટ ગ્રાહક અગાઉના સંશોધન દર્શાવે છે કે તેઓ તેમની સમસ્યા વિશે 10 થી 20 લોકો સાથે વાત કરશે પરંતુ આજે સોશિયલ મીડિયાના કારણે આ સંખ્યા ઝડપથી વધી રહી છે તેથી જો તમે હોટેલ ડોટ કોમ અથવા બુકિંગ ડોટ કોમ અથવા ગોબીબો ડોટ કોમ જેવી સાઇટ્સ જોશો તો તમે જોશો કે સંતોષ અથવા અસંતોષ વ્યક્ત કરનારા લોકોની સંખ્યા છે કારણ કે હોટલ ડોટ કોમને પ્રોત્સાહન આપવામાં આવે છે અને આ સાઇટ્સ તેઓનો નિયમિતપણે સંપર્ક કરે છે અને તમારા રેટિંગ્સ મૂકવા માટે વિનંતી કરે છે અને આ ખૂબ જ શક્તિશાળી માર્કેટિંગ સાધન હોઈ શકે છે તેઓ માર્કેટિંગ સાધનમાં ખૂબ શક્તિશાળી હોઈ શકે છે તેથી દેખીતી રીતે અગાઉના ગ્રાહકોના સંદર્ભ અથવા અભિપ્રાયને ઇચ્છિત સેવા ગ્રાહકો માટે ઘણો મહત્વનો સાબિત થાય છે તેથી મોઢાના શબ્દોનું ધ્યાન રાખવું અને નિયમિતપણે ગ્રાહકના પ્રતિસાદની વિનંતી કરવી અને તે પ્રતિસાદ પર કાર્ય કરવું એ સેવાઓનું સંચાલન કરવાના નિર્ણાયક તત્વો બની ગયા છે કારણ કે તમારી પાસે વધુ પ્રતિસાદ એ સમસ્યાનું નિરાકરણ કરવાની તમારી તક વધુ સારી છે તેથી તમારે આ સંખ્યાને 4 ટકાથી વધારીને 24 ટકા 34 ટકા અથવા 50 ટકા કરવા માટે પ્રથમ પ્રતિસાદ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે આદર્શ હશે અને પછી તમે તે સમસ્યાઓની નોંધ કરો છો અને તમે નિયમિતપણે જુઓ છો કે સોશિયલ મીડિયા પર જે પ્રકારની પ્રતિક્રિયાઓ થઈ રહી છે અને પગલાં લેવામાં આવે છે તે જુઓ અને બીજી રસપ્રદ બાબત એ છે કે જ્યારે કોઈ સમસ્યાનું નિરાકરણ આવે છે ત્યારે અસંતુષ્ટ ગ્રાહકની સોશિયલ મીડિયા દ્વારા 2000 લોકો સાથે વાત પણ થાય છે પરંતુ સંતુષ્ટ ગ્રાહક જો તમે વાસ્તવમાં તેમને સ્પષ્ટ કરવા માટે તેમને કહેશો તો તે 500 1000 લોકો સુધી પણ પહોંચશે અને તે એક શક્તિશાળી બળ છે અને સમર્થનનો અમારો અર્થ તે જ છે નિષ્ફળતાની કિંમત આ એક અન્ય રસપ્રદ સંશોધન છે જે બેંકમાંથી લેવામાં આવ્યું છે કે દેખીતી રીતે જો નિષ્ફળતા થાય છે જેમ કે ધારો કે બેંકમાં કોઈ છેતરપિંડી છે અથવા કોઈ પ્રકારનો ખોટો વ્યવહાર છે તે બધા કિસ્સાઓમાં તો નિષ્ફળતાની કિંમત ખૂબ જ ઊંચી છે તેથી આ પ્રકારની સેવાઓમાં જે ઉચ્ચ સુરક્ષાની માંગ કરે છે તે નિવારણ ખર્ચથી શરૂ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી તમે રોકાણમાં જે નિવારણ કરો છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારી પાસે એક મિકેનિઝમ પણ હોવું જોઈએ કે ધારો કે તમારી નિવારણ પદ્ધતિમાંથી કંઈક ભૂલ થાય તો તમે સમસ્યા થાય તે પહેલાં જ તેને શોધી શકશો અને આ રીતે આ પ્રક્રિયા નિયંત્રણ ગ્રાહક ટિપ્પણી કાર્ડ નિયમિત નિરીક્ષણ અને ઓડિટ તૃતીય પક્ષ ઓડિટ આ વિવિધ રીતો છે અને હું તમને માત્ર એક અલગ પ્રક્રિયામાં બતાવું છું અને તે સંબંધિત લાગુ પડે છે તેથી સેવા પુનઃપ્રાપ્તિ એ એક એવી વસ્તુ છે જેની આપણે પછીથી વધુ વિગતવાર ચર્ચા કરીશું પરંતુ આ ક્ષણે હું એટલું જ કહીશ કે સેવા પુનઃપ્રાપ્તિ નો કેસ પદ્ધતિસરના પ્રતિભાવ દ્વારા થઈ શકે છે કેટલાક પ્રારંભિક હસ્તક્ષેપો હોઈ શકે છે તેનો અર્થ એ છે કે તપાસના તબક્કે અને અમે આ તમામ વેઇટેજ અથવા આ અલગ મિશ્રણ છે જે તમારે લેવું જોઈએ તેથી હું અસાઇન્મેંટ માટે આ વિષય સાથે સત્ર સમાપ્ત કરું છું અને સ્ક્રીન પર આ તમારી સામે છે પ્રથમ પ્રશ્ન એ છે કે સેવાની ગુણવત્તાના પાંચ પરિમાણો તે ઉત્પાદન ગુણવત્તાથી કેવી રીતે અલગ છે અને હું કહીશ કે ખરેખર મેં ચાર આપ્યાં હોઈ શકે હું કહીશ કે તમે જાણો છો કે આ એક પર ધ્યાન કેન્દ્રિત કરો કે કેવી રીતે પાંચ પરિમાણમાં સેવાની ગુણવત્તા ઉત્પાદન ગુણવત્તા કરતાં અલગ છે અને બીજું મને લાગે છે કે સેવાની નિષ્ફળતામાંથી પુનઃપ્રાપ્તિ કેવી રીતે અદ્રશ્ય આશીર્વાદ બની શકે છે અને અહીં હું ઈચ્છું છું કે તમે તમારા કર્મચારીઓનો અનુભવ શેર કરો તેનો અર્થ એ છે કે સેવાની નિષ્ફળતાની પરિસ્થિતિમાં પ્રતિકૂળ પરિસ્થિતિ તમે જે સ્થિતિમાં છો તે સ્થિતિમાં તમે ગુસ્સે છો અને પછી સેવા પ્રદાતાએ તે સ્થિતિમાંથી પુનઃપ્રાપ્ત કરવા માટે કંઈક કર્યું અને તે શા માટે આશીર્વાદરૂપ છે હું કહીશ કે આ બે પ્રશ્નો છે જેના પર તમારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે સેવા ગુણવત્તાના પાંચ પરિમાણો ઉત્પાદન ગુણવત્તા કરતાં કેવી રીતે અલગ છે અને બીજું એ છે કે સેવાની નિષ્ફળતામાંથી પુનઃપ્રાપ્તિ કેવી રીતે અદ્રશ્ય આશીર્વાદ આપી શકે છે અને તમારા કર્મચારીઓના અનુભવને શેર કરી શકે છે અને કૃપા કરીને આ પ્રતિભાવો મંચ પર પોસ્ટ કરો અને આ લાંબા ગાળાની અસાઇનમેન્ટ છે તમે આ સબમિટ કરી શકો છો હું કહીશ કે આ સ્વૈચ્છિક છે જે તે બે પ્રશ્નો છે તેમાં પહેલો ફરજિયાત છે પરંતુ આ લાંબી અસાઇનમેન્ટ સ્વૈચ્છિક છે જો તેને સબમિટ કરવી હોય તો હું તેનું મૂલ્યાંકન કરીશ અને હું મારી ટિપ્પણીઓ સાથે કરીશ અને હું તેની પ્રશંસા કરીશ અને દેખીતી રીતે તે પિઅર ટુ પિઅર શીખવા માટે પણ ખૂબ ઉપયોગી થશે પહેલું એ છે કે હું ઈચ્છું છું કે તમે આ ગેપનું તત્વજ્ઞાનની રીતે વિશ્લેષણ કરો અથવા ધારણા અને અપેક્ષા વચ્ચેના આ ગેપનું વિશ્લેષણ કરો અને તેનો ઉપયોગ કરીને સેવાની ગુણવત્તાના નમૂના તરીકે તમે તેના વિશે વિચારો શું તમે સંમત છો શું તમે કેટલાક આરક્ષણ છે તમે કેટલીક પરિસ્થિતિઓ જોઈ છે જ્યાં આ લાગુ કરી શકાતું નથી તેથી તમારા અનુભવો અને અંતર માટેના સ્પષ્ટીકરણ શું છે અને તમે જ્યાં આ ગેપ સ્પષ્ટપણે હાજર છે તે જોયા હોય તેવી ચોક્કસ પરિસ્થિતિઓ લો અને તે ગેપ ને કેવી રીતે દૂર કરવી તેના તમારા વિકલ્પો સૂચવો